આપણે સેમિસ્ટરમાં છેલ્લી વખત મળીએ છીયે અને આપણે FOL માટેની રિઝોલ્યુશન પદ્ધતિ જોવા માગીએ છીયે જેમ કે મે અગાઉ ઉલ્લેખ કર્યો હશે તે એ પદ્ધતિ 1965 માં એલન રોબિન્સન દ્વારા રજૂ કરવામાં આવી હતી અને ત્યારથી તે પ્રાયોગિક સાબિતીમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે ઉદાહરણ તરીકે વસ્તુઓ છેલ્લા પ્રમેય માટેના પુરાવાને પ્રોગ્રામ્સનો વ્યાપક ટેકો હતો જે આખરે રિઝોલ્યુશન પદ્ધતિના આધારે છે અને તે પ્રમેયને સાબિત કરવા અથવા એવી કોઈ વસ્તુને સાબિત કરવાની સંપૂર્ણ પદ્ધતિ છે કે જેમાં માત્ર એક જ નિયમનો ઉપયોગ કરવામાં આવે છે જે રિઝોલ્યુશન નિયમ છે અને તેને અન્ય કોઈ અર્થ આવશ્યક રૂપે નથી હોતો હવે તર્ક વિશે સામાન્ય રીતે વાત કરતાં આપણે કહ્યું કે તર્ક એ મૂળભૂત રીતે એક એવી સિસ્ટમ છે જેમાં તમે કોઈ ભાષાને વ્યાખ્યાયિત કરો છો અને પછી તે ભાષામાં અનુમાનના કેટલાક નિયમોને વ્યાખ્યાયિત કરો તે ભાષામાં વાક્યનો અર્થ નક્કી કરો અને પછી સાઉન્ડ અને સંપૂર્ણતા વિશે વાત કરો અને તમે વધુ અને વધુ અભિવ્યક્ત ભાષાઓને વ્યાખ્યાયિત કરો આપણે ફક્ત એક જ પગલું જોયું છે કે આપણે વ્યાવસાયિક તર્કથી વ્યક્તિગત તર્ક તરફ સ્થાનાંતરિત કર્યું છે જેમાં આપણે કહ્યું હતું કે આપણે ચલો અને માત્રા વિશે વાત કરી શકીએ છીએ આપણાં ચલો તે ગોલ દ્વારાદર્શાવવામાં આવ્યા હતા જેને પ્રમેયમાં સંપૂર્ણતા પ્રમેય કહેવામાં આવે છે જેમાં તર્કનું પ્રથમ સાઉન્ડ અને સંપૂર્ણ આવશ્યક છે જેનો અર્થ છે કે તમે હંમેશાં કોઈ ચોક્કસ તર્ક સિસ્ટમનું ઉપકરણ કરી શકો છો જે સાઉન્ડ છે અને જે પૂર્ણ છે અને સંપૂર્ણ રીતે આપણો અર્થ તેવું છે કે જે નિવેદનોના સમૂહ દ્વારા દાખલ કરવામાં આવે છે તે મશીનરીનો ઉપયોગ કરીને ઉદ્દભવી શકાય છે તે સૂચવે છે કે FOL સંપૂર્ણ સાઉન્ડ છે પરંતુ તે ફક્ત અર્ધ નિર્ણાયક છે અને આનો અર્થ એ છે કે ખાસ કરીને તે FOL ને લાગુ કરવાની રીત નીચે મુજબ છે કે જો તમે કોઈ સાચું નિવેદન અથવા નિવેદન આપ્યું છે જે સિસ્ટમમાં છે અને સિસ્ટમને તે સાબિત કરવા પૂછો પછી તે સિસ્ટમમાં તે નિવેદનો માટે એક પુરાવો છે અને તમે હંમેશાં વ્યૂહરચના ઘડી શકો છો અને તમે વ્યૂહરચનાની કલ્પના કરી શકો છો કંઇક પ્રથમ શોધ જે હંમેશાં તમે જાણો છો નજીકના અનુમાન પ્રથમ અને આખરે શોધે છે અને આખરે તમને સાબિતી મળશે તમે હંમેશાં કોઈ સાબિતી શોધવા માટેની વ્યૂહરચના ઘડી શકો છો પરંતુ જો તમે કોઈ નિવેદન આપે છે જે સાચું નથી કારણ કે ત્યાં કોઈ સાબિતી નથી અને સિસ્ટમમાં ક્યારેય એવું કહેવું બહાર આવતું નથી કે પ્રમાણસર તર્કના કિસ્સામાં હવે કોઈ પુરાવો નથી કારણ કે સામાન્ય રીતે મર્યાદિત હોય ત્યારે આપણી પાસે માત્ર ગણતરીના પ્રસ્તાવના સમૂહ કરવામાં આવે છે આપણે હંમેશાં કહી શકીએ છીએ કે ઓછામાં ઓછા પ્રોપોજીશન ના સેટ માટે આપણે હંમેશાં કહી શકીએ છીએ કે કોઈ પુરાવો નથી કારણ કે આપણે બધા સંયોજનોનો પ્રયાસ કરીએ છીએ અને છેવટે કહી શકીએ કે આ નિવેદન સાચું હોઈ શકે જો તે ખોટું હોય તો એને ખોટુ કહી શકો છો પ્રથમ તર્કના કિસ્સામાં આપણે એમ કહી શકીએ નહીં કે હા નિવેદન ખોટું છે તમે ફક્ત પ્રયાસ કરી શકો છો જે નીચે આવીને એમ કહે છે કે તમે પ્રોગ્રામની અનંત લૂપમાં છો આશ્ચર્યજનક છે કે આપણે બધાએ લખ્યું છે તેવા પ્રોગ્રામો લખ્યા છે જે અનંત લૂપમાં જાય છે અલબત્ત આપણાં મોટાભાગના પ્રોગ્રામ્સ માટે અનંત લૂપ આવશ્યક ભાષા છે કારણ કે આપણે તેને તર્કશાસ્ત્ર પ્રોગ્રામિંગ અથવા પ્રોલોગમાં લાંબી લૂપ લખી છે આપણે એક્ઝેક્યુશનના પ્રવાહને નિયંત્રિત કરતા નથી જે કરવાનું છે તે આપણે તેને સરળતાથી રાખીએ છીએ આપણે નિવેદનો લખીએ છીએ તે ક્રમમાં આપણે તેને નિયંત્રિત કરીએ છીએ કારણ કે ત્યાં આપણે જોયું છે કે પ્રસ્તાવનાત્મક આવશ્યકતા પહેલા ઉંડાઈપૂર્વક શોધ કરે છે ઉપરથી નીચે અને ડાબેથી જમણે જેનો અર્થ એ છે કે જો તમે ખોટા ક્રમમાં નિવેદનો લખો તો શક્ય છે કે આપણે તેને અનંત લૂપમાં મેળવી શકીએ પરંતુ જો તમે સાચા ક્રમમાં નિવેદનો લખો તો પણ જો તમે જે સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે નિવેદન સાચું નથી તે હજી પણ અનંત લૂપમાં પ્રવેશ કરી શકે છે આજે આપણે આ ઉદાહરણ પર પાછા જઈશું જે આપણે જોયું અને તેથી ફોરવર્ડ a b c છે અને ધારો કે તમને આપવામાં આવે તે આ તમને આપવામાં આવેલા તથ્યોનો સમૂહ છે અને તમે બતાવવા માંગો છો કે ત્યાં એક x છે ત્યાં અસ્તિત્વમાં છે જેમ કે xy પર અને x હોવા જોઈએ અને ગ્રીન y નથી આ એક લક્ષ્ય છે જે તમે સાચા હોવાનું બતાવવા માંગો છો અને તે તમને અપાયેલી તથ્યો છે હવે તમે જોઈ શકો છો કે બેક્વર્ડ ચેઇનિંગકરવાથી અહીં અર્થ નથી કારણ કે તમારા ડેટા બેઝ અથવા નોલેજ બેસમાં કોઈ સૂચિત નિવેદનો નથી બંને ફોરવર્ડ ચેઇનિંગઅને બેકવર્ડ ચેઇનિંગમૂવ સેટ છે જે તમને સરળતા વિધાનમાં ફોરવર્ડ વધવા દે છે જો તમારી પાસે આલ્ફા છે જે બીટા સૂચવે છે જો તમારી પાસે આલ્ફા છે તો તમે કહી શકો છો હા બીટા છે અથવા જો તમારી પાસે ધ્યેય બીટા છે તો તમે કહી શકો છો કે ધ્યેય આલ્ફા એક ધ્યેય હોઈ શકે છે પરંતુ તથ્યોના સમૂહને ધ્યાનમાં રાખીને તે અહીં કોઈ સૂચિત નિવેદનો નથી અને આપણે તેને અહીં બતાવીએ છીએ તમે કલ્પના કરી શકો છો કે ફોરવર્ડ ચેઇનિંગઅને બેક્વર્ડ ચેઇનિંગઆવશ્યકરૂપે કામ કરતું નથી આ નિવેદન સાચું છે આપણે એક તકનીકનો ઉપયોગ કરી શકીએ છીએ કે જે કેસના આધારે પુરાવાના જુદા જુદા કેસો તરફ કોલ કરે છે જ્યારે આપણે કહી શકીએ કે જ્યારે કેસ એ છે અને કેસ y છે અથવા b તરફ છે ત્યાં 2 કેસો છે કે કાં તો b ગ્રીન છે અથવા b ગ્રીન નથી જો b ગ્રીન છે તો x b બરાબર છે અને y બરાબર સી પર છે અને b ગ્રીન છે અને y b નથી જો b ગ્રીન ન હોય તો તમે કહી શકો કે x એ બરાબર છે અને y બરાબર b અને એ ગ્રીન છે અને b ગ્રીન નથી b ગ્રીન છે કે ગ્રીન નથી કે તમે બતાવી શકો કે ક્યાં તો અથવા 2 કેસમાં આ વિધાન સાચું છે અને જો તમે ફોરવર્ડ કહો છો કે આ એકમાત્ર સંભાવના છે કે તેમાંથી એક સાચી છે તો તમે દલીલ કરી શકો છો કે હા આ નિવેદન આવશ્યકરૂપે સાચું હોવું જોઈએ આ ક્રમ જે વચ્ચે સરકી ગયો છે જો તમે દલીલ કરો છો કે તેમાંથી માત્ર એક જ સાચું છે તે તર્કશાસ્ત્રનો એક ભાગ છે તર્કશાસ્ત્રમાં દરેક નિવેદન ક્યાં તો સાચું છે કે ખોટું અને તે વચ્ચે કંઈ નથી તેને બાકાત મધ્યમનો કાયદો કહેવામાં આવે છે હું એમ કહી શકું છું કે p કે નહીં p સાચી છે અથવા q કે નહીં સત્ય છે આ એક સાચું નિવેદન છે કેમ કે બાકાત મધ્યમના કાયદાને કારણે ક્યાં p હોવું જોઈએ અથવા ન હોવું જોઈએ તે સાચું હોવું જોઈએ આ કિસ્સામાં આ અને આ સાચું છે અને આ બંને સાચા છે આવશ્યક હું આને ફેરવી શકું છું અને તેને p અથવા q અથવા q અથવા p તરીકે લખી શકું અને પછી હું જે p લખી શકું છું તે q અથવા q સૂચવે છે આ કોઈપણ 2 નિવેદનો p અને q માટે સાચું છે કે પછી ભલે કોઈ ભાષાની વ્યક્તિગત અથવા વ્યવસાયિક અથવા ઉચ્ચ ક્રમમાં ભાષા હોય આથી કોઈ ફરક પડતો નથી અને જો તમે કારણભૂત અર્થમાં સૂચિતાર્થની જેમ વર્તે છે તો લોકોને આવા નિવેદનમાં મુશ્કેલી આવે છે કારણ કે ફક્ત કલ્પના કરો કે પૃથ્વીનો અર્થ એ છે કે તે સપાટ છે અને q ચંદ્ર ગ્રીન રંગનો છે તો પછી તમે કહી રહ્યા છો કે આ 2 વસ્તુઓ વચ્ચે કેઝ્યુઅલ જોડાણ છે કે પૃથ્વી સપાટ છે અને ચંદ્ર ગ્રીન છે કે કાં તો પૃથ્વી સપાટ છે તે સૂચવે છે કે ચંદ્ર ગ્રીન છે અથવા ચંદ્ર ગ્રીન છે એ સૂચવે છે કે પૃથ્વી આવશ્યકરૂપે સપાટ છે હવે દેખીતી રીતે આ 2 સ્ટેટમેન્ટ્સ વચ્ચે કોઈ જોડાણ નથી તમે કોઈપણ 2 સ્ટેટમેન્ટ p અને q લો છો અને આ નિવેદનો હંમેશાં આવશ્યક રૂપે સાચા હોય છે તેથી તર્કશાસ્ત્રીઓ કેપ્ચર કારણ અને સંબંધ સાથેના તર્કશાસ્ત્ર વચ્ચે તફાવત કરે છે અને આપણે તેમાં પ્રવેશ કરીશું નહીં તમારે તે આ રીતે વાંચવું જ જોઇએ જ્યારે તમે કહો છો p સૂચવે છે q તેને વાંચવું વધુ સરળ છે કારણ કે તેના વિશે કામ કર્યા વિના એમ કહે છે કે ક્યાં p ખોટું છે અથવા q સાચું છે તમે એટલું જ કહી રહ્યાં છો પરંતુ જ્યારે આપણે આ સૂચિતાર્થ વાંચીએ છીએ ત્યારે આપણને કારક સંબંધ હોવાનો અહેસાસ થાય છે જે ખરેખર તે જરૂરી નથી ચાલો હવે રીઝોલ્યુશન મેથડ પર પાછા જઈએ અને તે કરતા પહેલા આપણે યુનિફિકેશન એલ્ગોરિધમકહેવાતા આ એલ્ગોરિધમનો જોઈએ છે જે એક ખૂબ પ્રખ્યાત એલ્ગોરિધમછે એકીકરણ એલ્ગોરિધમનો એ છે કે તે 2 પેટર્ન લે છે જ્યારે વધુ સામાન્ય શબ્દનો ઉપયોગ કરે છે તે પછી ફોર્મુલા બનાવે છે અને તેમને એકીકૃત કરવાનો પ્રયાસ કરે છે જેનો અર્થ છે કે અવેજીને શોધવાનો પ્રયત્ન કરે છે જે તેમને સમાન બનાવશે આ દાખલા 2 પ્રકારની ચીજોથી બનેલા છે એક સતત છે અને એક વેરીએબલ છે અને વેરીએબલ એ કંઈક છે જે તમે બીજા માટે કંઈક બદલી શકો છો અને સતત ને બદલી શકાતું નથી સરળતા ખાતર આપણે થોડો જુદો સંકેત અપનાવીશું મારી પાસે આ સ્ટેટમેન્ટ મેન x અથવા તેથી ચાલો આપણે કહીએ કે મેન x અથવા મોરટલ x છે હવે આ વિધાન જે તર્કની ગાણિતિક ભાષામાં છે આ વિશિષ્ટ સંકેત છે કે તમારી પાસે આ પ્રિડીકેટ નામ છે અથવા તે કેટલીક પરિસ્થિતિઓમાં ફંક્શન નામ હોઈ શકે છે જે પછી કૌંસ દ્વારા અનુસરવામાં આવે છે અને તે પછી લોજિકલ કનેક્ટીક્લ્સનો ઉપયોગ કરીને આવશ્યક રૂપે જોડાયેલ છે તમારે આ એકીકરણ અલ્ગોરિધમનો ખાતર વિવિધ પ્રકારની વસ્તુઓ વચ્ચે તફાવત કરવો પડશે જે ધારે છે કે આપણી પાસે સમાન સંકેત છે અને તે સૂચિમાં આ જેવું દેખાશે તે તે છે કે હું તેનો ઉપયોગ કરીશ અથવા અહીં અને સંકેત પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ ચલ માટેની વસ્તુ તરીકે કરે છે આ ફક્ત આ ગાણિતીક નિયમોને સરળતાથી સમજવાના ખાતર તમે હંમેશા આ સંકેતને અલ્ગોરિધમનો અપનાવી શકો છો પરંતુ આનો ઉપયોગ કરવો સરળ છે કારણ કે તે એક સમાન સૂચિ જેવી સૂચિ છે જે તમારામાંના જેઓ ઉપયોગની સૂચિનો ઉપયોગ કરી રહ્યા છે તે જોવા માટે ખુશ છે મેં એક બહાર અથવા સાઇન ઇન કર્યું છે બાહ્ય સૌથી કનેક્ટિવ પ્રથમ છે અને પછી આંતરિક કનેક્ટીવ જે અહીં નથી તેથી માણસ આ રીતે લખાયેલ છે આ કૌંસથી આ કૌંસ સુધીની આ આખી વસ્તુ એક અભિવ્યક્તિ અથવા શબ્દ છે જો તમે તેને શબ્દ અથવા સૂચિ કહીએ તો અહીંથી અહીં એક સૂચિ છે જે તેથી એક છે હંમેશાં જોડાણશીલ હોય છે સૂચિમાં પ્રથમ તત્વ હંમેશાં જોડાયેલી છે આ કિસ્સામાં તેથી અહીં નામનો તફાવત છે અને તમે કનેક્ટિવ જાણો છો પ્રથમ બાબત તે છે કે તે એક અસ્પષ્ટ નામ તે અહીં એક કનેક્ટિવ છે તે કનેક્ટિવ છે આ આ 2 આર્ગુમેંટ છે આ આખી વસ્તુ એક વસ્તુ છે તે 3 તત્વોની સૂચિ છે તેથી દરેક વસ્તુ એ કેટલાક તત્વોની સૂચિ છે અને એકમાત્ર વસ્તુની આપણે ચિંતા કરવાની જરૂર છે તે કાંઈ કંઇક સ્થિર છે જેવું સૂચિ લોકો કહે છે અથવા તે ચલ છે જો હું માણસ સાથે આને મેચ કરવા ઇચ્છું છું તેથી હું જે કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તે રીઝોલ્યુશન જેવું કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું જો તમને યાદ હોય તો મારી પાસે આ ક્લૉજ છે અને મારી પાસે આ ક્લૉજ છે અને મારી પાસે અહીં કંઈક છે અને મારી પાસે તે વસ્તુની અસ્વીકાર છે અહીં રિઝોલ્યુશનનો નિયમ જો તમને હંમેશા યાદ હોય તો તે ક્લૉજ સ્વરૂપમાં કામ કરે છે કે તમારે સી ની જેમ ફોર્મમાં વસ્તુઓ વ્યક્ત કરવી જોઈએ અને પછી તમારે કંઈક ઉકેલ શોધવો પડશે અને તે સકારાત્મક શાબ્દિક અને નકારાત્મક નકારાત્મક શાબ્દિક નામંજૂર છે અને કેટલાક અર્થમાં તેને આવશ્યક રૂપે રદ કરો અને ત્યાંથી તમે એક્સ મેળવી શકો છો અલબત્ત જેનો અર્થ છે મારે આ માણસ x ને મોરટલ X સાથે મેચ કરવો પડશે જે કામ છે યુનિફિકેશન એલ્ગોરિધમતેને મંજૂરી આપશે તે મને કહેશે કે X માટે કયા મૂલ્યો આ સાચા અભિવ્યક્તિઓ કરશે એક જ કિસ્સામાં આપણે તેને અહીં સૂચિ તરીકે રહેલું છે આને અલબત્ત સાથે મેચ કરવા માટે પૂર્વાનુમાન નામ સમાન હોવું આવશ્યક છે આપણે તેને અહીં અણુ તરીકે માણીએ છીએ જેનો અર્થ છે કે તે ફક્ત બીજા અણુ સાથે જ મેચ કરી શકે છે જે સમાન છે જે ફક્ત મેચ કરી શકતો નથી અથવા ફક્ત મેચ કરી શકે છે અથવા તે ફક્ત ચલો છે જે કંઈક બીજું મેચ કરી શકે છે તો ચાલો આપણે માની લઈએ કે આપણી પાસે મનસ્વી નેસ્ટ્ડ પેટર્ન છે જે આ પ્રકારની સૂચિ તરીકે વ્યક્ત થયેલ છે અને આપણે એક સામાન્ય એલ્ગોરિધમ લખવા માંગીએ છીએ જે કોઈ પણ 2 પેટર્ન માટેયુનિફોર્મર શોધશે અથવા અવેજી તે 2 પેટર્ન હતી જે તેને સમાન બનાવવી જોઈએ આ અવેજીને યુનિફાયર કહેવામાં આવે છે અને તે એલ્ગોરિધમછે કે આપણે એકીકરણ એલ્ગોરિધમનો શોધી રહ્યા છીએ એલ્ગોરિધમ કહેવામાં આવે છે ચાલો આપણે કહીએ કે તેને યુનિફાઇડ કહેવામાં આવે છે હું તેને અહીં સ્કેચ કરીશ અને તમે વિગતો ભરો તો ચાલો આપણે XY કહીએ અને તે શું છે તે છે ફ્યુઝન જેવા પ્રસ્તાવનામાં લખશે આ ભાગ જે સબ યુનિફાઇડ x y છે જેમ કે આપણે ખૂબ જ વાર કરીએ છીએ આપણે કોઈ પ્રોગ્રામ લખીએ છીએ આપણાં માટે સરળ બનાવવા માટે આપણે ત્રીજા પરિમાણો ઉમેરીએ છીએ આપણે એક ખાલી સૂચિ ઉમેરી અને તેને સબ યુનિફાઇટસબ યુનિફાઇડ કહીએ છીએ દેખીતી રીતે જ્યારે આપણે તેને કોલ કરીએ ત્યારે xy એ કોઈ સર્ચ લિસ્ટ છે જેની શરૂઆત આપણે ખાલી અવેજી દ્વારા કરીએ છીએ અને હવે આપણી પાસે xy થીટા છે જ્યાં થીટા અવેજી છે અવેજી એક ચલ મૂલ્ય છે તે કહે છે કે x x ને આ y દ્વારા બદલવું જોઈએ આપણે 2 પેટર્નને સમાન બનાવવી જોઈએ અને આ ગાણિતીક નિયમોની શ્રેણીમાં જાય છે હું ફક્ત અહીં એક વખત મુખ્યની સૂચિ બહાર પાડશે દેખીતી રીતે x અને y એક સમાન છે કે શું તેમની પાસે અણુ છે અથવા તેઓની સૂચિ છે કે નહીં તે પછી તમારે કંઈપણ કરવાની જરૂર નથી તેઓ પહેલેથી જ એકરૂપ થઈ ગયા છે કેટલાક મુખ્ય કેસો નીચે મુજબ છે આ કિસ્સાઓ છે તેથી હું તેને ફક્ત f તરીકે લખીશ તેથી ચાલો આપણે આનો અર્થ એ સમજવા માટે કે x એ વેરિયેબલ છે પછી યુનિફાઇડ xy થીટા નામના બીજા ફંક્શનને કોલ કરીએ જો તેમાંથી કોઈ એક ચલ છે તો તે કંઈક બીજું દ્વારા બદલવા માટેનો ઉમેદવાર છે અને આ કાર્ય યુનિફાઇટ એ જ રીતે કરશે જો y એક ચલ છે તો તમે ક્યાંક yx થીટા સાથે વિવિધ યુનિફાઇડ પણ કહી શકો છો આ ઓર્ડર સંપૂર્ણ ઓર્ડર નહીં હોય જે હું અહીં લખું છું જો અણુ x તો જો x બરાબર કેમ થેટા પાછા આપશે જો x એ અણુ હોય તો દલીલ કે જે આપણે એકીકૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ એક પ્રોગ્રામ બનશે તેથી આ એક્સ અને y શરૂઆતમાં આવા મોટા દાખલા હશે પરંતુ આખરે જ્યારે આપણે કોઈ તબક્કે સૂચિ બનાવીશું ત્યારે તેઓ ચલ અથવા અણુ હશે જો તે વેરીએબલ છે તો આપણે તેને હમણાં જ કહી શકું છું અન્ય લોકોની દલીલ સાથે એકતા કરે છે જો તે અણુ છે તો આપણે ચકાસીએ કે તે મેળ ખાતું છે કે નહીં જો તે ચલ ન હોય તો તે અણુ ન હોય તો તે સૂચિ હોવી જ જોઇએ પછી આપણે કહીશું કે જો લંબાઈ x લંબાઈ બરાબર ન હોય તો તે સૂચિ છે આપણે ગણતરી કરી શકીએ કે તે લંબાઈ છે જો 2 સૂચિ અસમાન લંબાઈની હોય તો તમે ક્યારેય તેને મેચ કરી શકતા નથી અન્યથા રિકર્સિવ કારણો બનાવે છે હું તેને ફક્ત આ યોગ્ય પુનરાવર્તિત કોલ્સની જેમ લખું છું તેનો અર્થ શું છે ઉદાહરણ તરીકે જો આ એક આર્ગુમેંટ છે તો તે એક્સ છે અને આ એક્સમાં 3 તત્વોની સૂચિ છે જે પ્રથમ તત્વ સતત છે અથવા બીજો તત્વ એ આ સૂચિ છે જે આ આખી વસ્તુ છે અને ત્રીજો તત્વ એ આ અન્ય સૂચિ છે જો મારી પાસે 3 તત્વોની બીજી સૂચિ છે કે હું તેનો મેળ ખાવાનો પ્રયત્ન કરી શકું છું અને પછી હું આ સાથે એકવાર ફરી આવનારા કોલ્સ કરીશ પછી આ બીજા સાથે અને બીજું આ સાથે હું અમલ કરી એક અવેજીનું નિર્માણ કરું છું જે વિવિધ યુનિફાઇટ લખવાની કામગીરી સાથે પૂછે છે જે ખરેખર અવેજી બનાવી રહ્યું છે મેં નાની વિગતોમાંથી કોઈ એક છોડી દીધી છે જ્યારે આપણે વિવિધ યુનિફાઇડ કરવા માટે કોલ કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે એક્સ એક ચલ છે બીજી વસ્તુ સૂચિ હશે તે કંઈક બીજું હોઈ શકે તો ચાલો આપણે કહીએ કે આ એક ચલ અને y છે અને આપણે જાણીએ છીએ કે પ્રથમ વસ્તુ એ ચલ છે અનિવાર્યપણે આપણે થોડીક તપાસ કરવી પડશે આપણે ખરેખર કરવા માંગીએ છીએ તે મારા થિટામાં y માટે દા એક વધુ અવેજી ઉમેરો પરંતુ તે પહેલાં હું કરવા માંગું છું તો મારે શું કરવું છે મારે કહેવું છે કે રીટર્ન બેટ યુનિયન y સમાન છે હું મૂળભૂત રીતે એક વધુ અવેજી ઉમેરવા માંગું છું જે હું કહી રહ્યો છું તે કોલ છે પરંતુ જો વાર પહેલેથી જ y ની બરાબર હોય તો મને તે કરવાની મંજૂરી છે પછી તમે ફક્ત થેટા પાછા આપી શકો છો તમારે કંઈપણ કરવાની જરૂર નથી તે કેસ હોઈ શકે છે ઉદાહરણ તરીકે હું સારી રીતે સરખામણી કરું છું આ ચલો નથી તે વાંધો નથી કે તે સમાન ચલો છે પછી તમે ફક્ત થિટા પાછા ફરો પછી જો ચલ થાય તો વળતર નિષ્ફળ જાય છે જો ચલ y માં થાય છે તો પછી તમે નિષ્ફળ થશો ચાલો હું આ ઉદાહરણ સમજાવવા માટે તેનો ઉપયોગ કરવા માંગું છું અને આ ઉદાહરણ હું તેના દ્વારા પુસ્તકનું છે જે તેને આ સંકેતમાં લખે છે ઉદાહરણ નીચે મુજબ છે c એ x છે તો ચાલો આપણે કહીએ કે c એ પ્રિડીકેટ છે અને જોવાનો અર્થ એ છે કે પ્રથમ દલીલ બીજી દલીલ જોઈ શકે છે ઉદાહરણ તરીકે હું તમને અથવા તે જેવી વસ્તુઓ જોઉં છું અને આ એક વૈશ્વિક પ્રમાણમાં નિવેદન છે તે બધા X માટે કહે છે ચાલો આપણે ધારીએ કે x એ લોકો છે x એ x જોઈ શકતા નથી જેનો અર્થ થાય છે કે કોઈ વ્યક્તિ પોતાને આવશ્યક રૂપે જોઈ શકતો નથી તો ચાલો માની લઈએ કે તે સાચું નિવેદન છે અને મારી પાસે એક નિયમ છે જેમાં હું ફોરવર્ડ ચેઇનિંગકરી રહ્યો છું અને નિયમ નીચે મુજબ છે હું તેને આ નવા સંકેતમાં લખી રહ્યો છું જ્યાં ચિન્હ લખવાને બદલે હું અહીં લખું છું તો પછી પૂર્વવર્તી અને પછી પરિણામ છે આ કહેવાને બદલે આ સૂચિત સૂચકની જેમ આ સૂચિમાં લખી રહ્યો છું જે સૂચવે છે કે જેનો ઉપયોગ કરવા માટે ખૂબ સરસ સંકેત છે તેથી પ્રક્રિયા કરવા માટે સરળ છે તે હંમેશાં આ વસ્તુના સમૂહમાં કૌંસની સંખ્યા વિશે ચિંતા કરે છે આ સાધન શું કહે છે તે અંગ્રેજીમાં કેવી રીતે વાંચી શકે તે સાર્વત્રિક રૂપે નિવેદન છે યાદ રાખો કે તર્કની પહેલાંની દલીલ ફક્ત શરતો હોઈ શકે છે અને શરતો ચલો સ્થિર હોય છે અથવા z ના પગનું કાર્ય કાર્ય કરે છે તો ચાલો આપણે કહી શકીએ કે પગ એટલે ઝેડના પગ આ કહી રહ્યું છે કે કોઈને પણ તેમના પગ જોઈ શકતા નથી તેઓએ આહાર કરવો જોઈએ તે આવશ્યક છે આ એક સાચી નિવેદન હોઈ શકે છે અલબત્ત જાણો કે પ્રશ્ન શું આ નિયમ હોવો જોઈએ અને આ 2 નિયમો આપણે અહીં ચેઇનિંગ ફોરવર્ડ લાગુ કરી શકીએ છીએ કે દરેકને આ તથ્યોને યોગ્ય ન આપવો જોઈએ તો ચાલો આપણે કહીએ કે તે વિશેષ નિવેદન કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ જો ચલ થાય છે તો વળતર નિષ્ફળતા આવે છે આપણે આને એકીકૃત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ યાદ રાખો કે પૂર્વવર્તી મેચ થવી જોઈએ હવે આપણે રિકર્સીવ કોઝ બનાવીશું પહેલા તમે જોશો કે આ 2 આર્ગુમેંટ સૂચિ છે પછી આપણે પ્રથમ દલીલ સાથે 2 રિકર્સીવ કારણ બનાવીશું પછી બીજા દલીલ સાથે એક પછી પ્રથમ કોલ આ એક અણુ છે અને આ આ સાથે મેળ ખાય છે તે સારું છે તેથી પ્રથમ રિકર્સીવ કોલ કાર્ય કરશે અને તે થેટાને બદલશે નહીં બધા બીજા રિકરિવ કોલમાં 3 તત્વોની સૂચિ છે અને આ પણ 3 તત્વોની સૂચિ તરીકે છે પહેલા આપણે જોયું અને કોલ કરીશું પહેલા કોલમાં આ કેસ આવશે જો આ અણુ છે તો આ જ અણુ છે તો બીજા ક callલમાં કંઇ ન કરો આપણે આ કરીશું આપણું એલ્ગોરિધમ કહેશે કે x એ વેરિયેબલ છે હું x અને x અને z સાથે var એકીકૃત કહીશ અને પછી છેલ્લા નિવેદનમાં જે હું ત્યાં પહોંચી શકું છું હું કહીશ કે ઉમેરવું x બરાબર z હું અહીં થેટા પર પ્રશ્ન ચિહ્ન લખી રહ્યો નથી આ થિયેટામાં જશે તેથી જો તમે આ 2 દાખલાઓને x વેલ્યુ z માટે સમાન વિકલ્પ કરી શકો છો અને તમારી પાસે થેટા હશે હવે તમારી પાસે x પહેલાથી જ અહીં z તરીકે મૂકવામાં આવ્યો છે ચાલો ચાલો કે તમે અહીં આવું કરો છો અથવા શું તમે આ થિટા બંને રીતે કરો છો તે હકીકતમાં કામ કરે છે અન્ય બાબતોની અન્ય પરિસ્થિતિ જો થેટામાં મૂલ્ય તરીકે હોય તો તમે તેને થેટામાં z કહી શકો પછી જો વેરીએબલ ની પહેલેથી જ થિટામાં વેલ્યુ છે તો પેલા પેટા યુનિફાઇડ ને આવશ્યક તે વેલ્યુ સાથે કોલ કરો આ ઉદાહરણમાં આપણી પાસે પહેલેથી જ થીટા x માં z ની બરાબર વેલ્યુ z છે જો આપણે આ x ના બદલીએ કે કલમ ચાલશે અને આપણે x n સાથે કોલ કરીશું આપણે તેથી કે આ રિકર્સીવ કોલ જે આ લાઇનમાં સબ યુનિફાઇટ કોલ છે તે z ની કિંમત સાથે z સાથે આવશ્યક છે તો ચાલો ધારી લઈએ કે આપણે આ z ને પહેલેથી જ બનાવ્યું છે જે આ કેસ છે જ્યાં આ થઈ રહ્યું છે હવે તમે આ xને એકીકૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો જે પગના ચલ સાથે ચલ છે તો આ હવે z થઈ ગયું છે તેથી ચાલો હું અહીં એક તીર મૂકીશ અને બતાવીશ કે આ z થઈ ગયું છે કારણ કે હવે આપણે z સાથે એક્સને બદલી લીધા છે તેથી આપણે સૂચિ સાથે ચલ ઝેડનો કોલ કરીએ છીએ જે ઝેડના પગ છે જે y છે આ વિધાનમાં આ x અહીં માફ કરશો આ આ નિવેદનમાં આ બરાબર છે અને આ y છે અને આ નિવેદનમાં કહે છે કે જો વાય માં થાય છે તો પાછા ફરવું નિષ્ફળ જાય છે આ ઉદાહરણમાં z આ પેટર્ન અથવા સૂચિમાં થાય છે અલ્ગોરિધમનો નિષ્ફળતા પાછો આવવો જોઈએ કે આપણે આ આવશ્યકરૂપે એકીકૃત કરી શકતા નથી જે આપણા માટે સારું છે કારણ કે અન્યથા આપણા બધાને આહાર કરવો પડશે આ લાગુ પડતું નથી અને આ વિશેષ કલમ અહીં આ પ્રકારની વસ્તુઓ આવશ્યકરૂપે પકડવાનો છે તમે z ના પગ સાથે z ને ક્યારેય એકીકૃત કરી શકતા નથી તમે જાણો છો કે જો તમે ઝેડના પગના સ્થાને બદલો છો તો તમારે આ z માટે ઝેડના પગને પણ અવેજી કરવી પડશે પછી ઝેડની અંદર પછી ઝેડની અંદર તે જાણતું નથી આ એકીકરણ અલ્ગોરિધમ છે અને તે જે આપે છે તે થેટા છે જે એકદમ સામાન્ય યુનિફાયર છે જે 2 પેટર્ન સમાન હોઈ શકે છે ઉદાહરણ તરીકે જો મારી પાસે સ્ટેટમેન્ટ pxz છે અને બીજું સ્ટેટમેન્ટ px ચાલો આપણે કહીએ કે એ સતત છે પછી તમે જોઈ શકો છો કે મારી પાસે એક યુનિફાયર હોઈ શકે જે x બરાબર અને z ની બરાબર છે જે એક સમાન છે હું કહી રહ્યો નથી કે આ એલ્ગોરિધમનો આ એક સમાન હશે ત્યાં અન્યયુનિફોર્મર છે જે ફક્ત આયુનિફોર્મર જેટલા z જેટલા સામાન્ય છે પછી આયુનિફોર્મર છે કારણ કે તે અવેજીની માત્રામાં ઓછો જથ્થો કરે છે મારે કંઈપણ અર્થ થાય છે કે આ પણ કરે છે પરંતુ કંઈક એવું છે જે આ કરે છે જે આ કરતું નથી આને વધુ સામાન્ય કહેવામાં આવે છે પછી આ વિગતોમાં જશે આપણે સ્વીકારીશું કે યુનિફોર્મર્સનો આંશિક ક્રમ છે અને એવું કંઈક છે જેને ખૂબ જ સામાન્ય યુનિફાયર કહેવામાં આવે છે જેને mgu કહેવામાં આવે છે અને આ એલ્ગોરિધમનો સૌથી સામાન્ય ગણવેશ આપે છે ફરીથી વિગતોમાં ગયા વિના આપણે ફક્ત તે હકીકતને સ્વીકારીએ છીએ કે ખૂબ જ સામાન્યયુનિફોર્મર શોધવાનું ઇચ્છનીય છે અને તેનું કારણ એ છે કે તમે સૌથી સામાન્ય સૂચકાંકો કરી શકો છો જ્યાંથી તમે સાર્વત્રિક નિયમનો ઉપયોગ કરીને હંમેશાં સૌથી વિશિષ્ટ સૂચનો મેળવી શકો છો હું છું કે આપણે તેના વિશે વિગતોમાં જવું નથી પરંતુ તે મૂળભૂત રીતે પુત્ર છે એલ્ગોરિધમનો ખાય છે જે ખરેખર લોકપ્રિય છે અને પ્રમેય સાબિત કરે છે અને આપણે તેનો ઉપયોગ બધા સમય માટે કરીએ છીએ તો ચાલો આપણે આ સમસ્યાને ધ્યાનમાં લઈએ ચાલો જોઈએ કે રીઝોલ્યુશન પદ્ધતિ આ સમસ્યાને કેવી રીતે હલ કરે છે રિઝોલ્યુશન પદ્ધતિની સમસ્યાનું સમાધાન કરવા માટે તમારે તેને ક્લોઝ ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે અને ક્લોઝ ફોર્મ એક ફોર્મ છે જે નીચે મુજબ દેખાય છે ત્યાં સાર્વત્રિક ક્વોન્ટિફાયર્સની સંખ્યા 1 છે બધા x 2 બધા એક્સ એન પછી ત્યાં ક્લૉજ સી એક અને સી 2 નો સમૂહ છે અને સી કે જેમ કે ફોર્મ્યુલાનો આ પ્રકાર ક્લોઝ ફોર્મ છે જ્યારે દરેક સી હું ડી એક અથવા ડી 2 અથવા અને દરેક ડી હું બરાબર હું એલ અથવા અવગણના કરું છું l I અલબત્ત તેઓ ભાગની અંદર તમે કન્જેન્ક્ટીવ સામાન્ય સ્વરૂપ તરીકે ઓળખાશો તે ક્લૉજનો સમૂહ જે એક સાથે જોડાયેલો છે અને દરેક ક્લૉજ મૂળભૂત રીતે કંઈક છે અને તેમાંથી દરેક વસ્તુ ક્યાં તો શાબ્દિક હોય છે જેનો અર્થ થાય છે પરમાણુ વિધાન અથવા અણુ વિધાનની અવગણના તમે નકારાત્મક બાજુને આખા રસ્તે ધકેલી દીધી છે અને તમે આપણાં ઉદાહરણમાં અસ્તિત્વમાં રહેલા ક્વોન્ટિફાયર્સને સંભવત દૂર કરી દીધા નથી અથવા અસ્તિત્વમાં રહેલા ક્વોન્ટિફાયર્સને કાઢી નાખ્યાં છે અથવા ઓછામાં ઓછું આપણે એક ક્ષણમાં જોશું કે જે આપણી પાસે નથી પરંતુ આપણે અગાઉ ચર્ચા કરી કે કેવી રીતે ગૌરવપૂર્ણ કાર્યોનો ઉપયોગ કરીને અસ્તિત્વમાં રહેલા ક્વોન્ટિફાયર્સને હેન્ડલ કરવું અને ગૌરવપૂર્ણ સ્થિરતા જે કરી શકાય છે અને પછી કોઈપણ ફોર્મ્યુલાને સીએનએફમાં ગોઠવી રહ્યાં છો તે મને કંઈક ખાતરી છે કે તમે તે કેવી રીતે કરવું તે અભ્યાસ કર્યો છે અને પછી તમે સાર્વત્રિક ક્વોન્ટિફાયરને એક સાથે બહાર ખસેડો જેની સાથે તેઓ એક સાથે હોય છે તમે તેને બહાર કાઢી શકો છો ક્વોન્ટિફાયર ફોર્મનો ઉપયોગ કરો જે આપણે અહીં અનિવાર્યપણે કરી રહ્યા હતા તે શું છે તેથી જો તમે કપાત પ્રમેયને યાદ કરો કે જેની વિશે આપણે અગાઉ વાત કરી હતી તેણે કહ્યું હતું કે આને આ પ્રમાણે બતાવવા માટે તમે સમાનરૂપે બતાવી રહ્યાં છો કે આ અને આ આમાં શામેલ છે અને જો તમે રીઝોલ્યુશન પદ્ધતિનો ઉપયોગ કરવા માંગતા હો તો તમને યાદ આવશે કે રીઝોલ્યુશન પદ્ધતિનો ઉપયોગ કરવા માટે તમારે નિષ્કર્ષ લેવો જોઈએ અને તેને અવગણવું જોઈએ અને તેને આવશ્યક રૂપે તમારી સિસ્ટમની ક્લૉજ તરીકે ઉમેરો આ પહેલેથી જ ક્લૉજ સ્વરૂપે છે જે આપણે કરવાની જરૂર છે તેને આમાં ફેરવવું તે અવગણના છે તે તેની નકારી શું છે આના નામંજૂરને અહીં બહાર નીકળવાના ચિન્હ પર મૂકવામાં આવે છે મારે આ અસ્વસ્થતાની નિશાનીને અંદરથી ફોરવર્ડ ધપાવવી પડશે કારણ કે મારે તેને આ ક્લૉજ સ્વરૂપમાં રૂપાંતરિત કરવું પડશે આ બધા y માટે એક xy નહીં ગ્રીન x અથવા ગ્રીન y નહીં બધા x માટે બનશે એકવાર આ અવગણના અંદર જાય પછી તે અંદર જાય છે અને તેને એકમાં રૂપાંતરિત કરે છે અથવા યાદ રાખો કે આપણે આંતરિક ભાગમાં દબાણ કરવું પડશે આ આના પર નહીં ગ્રીન નહીં થાય આ તકરાર નેગેશન રદ કરો પછી આ ગ્રીન y બની જશે તો ચાલો હું આને અહીં xy અથવા ગ્રીન x અથવા ગ્રીન y પર લખું આ એક ક્લૉજ છે જે તેને અંતર્ગત ક્વોન્ટિફાયર માં વ્યક્ત કરે છે અને તે અમને આપવામાં આવેલી અન્ય વસ્તુઓ છે જે a b c પર છે ચાલો આપણે c ને ભૂલીએ જે આપણા માટે ઉપયોગી નથી તેનો અર્થ છે કે આપણે તે લખી શકીએ છીએ પરંતુ તે આપણને એ કરવામાં મદદ કરશે નહીં અને તે કહે છે કે તે c છે ત્યાં કોઈ પણ રીતે આપણે તેની જરૂર નથી તમારી પાસે આ ક્લૉજ છે અને આપણે તે બતાવવા માંગીએ છીએ કે આપણે આમાંથી નલ ક્લોઝ મેળવી શકીએ અને આપણે એકીકરણ અલ્ગોરિધમનો ઉપયોગ કરીશું જે રીતે આપણું ઉદાહરણ એટલું સરળ છે કે આપણે ખરેખર ખૂબ જ જટિલ વસ્તુનો ઉપયોગ કરવાની જરૂર નથી કારણ કે તે ખૂબ જ સરળ છે તમે તેને મેચ કરી શકો છો તો ચાલો આપણે આ ફોર્મનો આ પ્રયાસ કરીએ અને આ હું x ને a અને y બરાબર b ની બરાબર બદલીશ મને ગ્રીન a મળશે અથવા ગ્રીન b નહીં મને પ્રથમ તર્ક માટેના રીઝોલ્યુશન સ્ટેપ અથવા નિયમ જણાવવામાં આવ્યો નથી પરંતુ તમે જોઈ શકો છો કે તેજેવું જ સુધારેલછે તમે અવેજી લાગુ કરો છો અને નિરાકરણમાં તમે અવેજી પહેલેથી જ લાગુ કરી છે કારણ કે હું કહું છું કે x બરાબર a અને y બરાબર b બરાબર છે પછી આ બને છે આ b બને છે અને હું આ પછી આમાંથી મેળવી શકું છું અને આ હું એ જ રીતે ગ્રીન b મેળવી શકું છું કે ગ્રીન રંગ નથી એ યોગ્ય છે કે આ અહીં નેગેરેશન હોવું જોઈએ અને આ નેગેગેશન ન હોવું જોઈએ અને આ નેગ્રેશન y હોવું જોઈએ બધા લાંબા રસ્તો છે તેથી xy નેગેશન ગ્રીન એક્સ પર નકાર હા ત્યાં તે વસ્તુ જોઇ છે અને લીલી y આપણે અહીં જે મેળવે છે તે ગ્રીન અને ગ્રીન b નથી અને ગ્રીન b અથવા ગ્રીન સી નથી તો શું તે યોગ્ય છે અને પછી આ અને આમાંથી હું ગ્રીન b મેળવી શકતો નથી અને આ એક અને આ જો તમે તીરને ટ્રેક રાખી શકશો તો હું ગ્રીન b મેળવી શકું છું અને આ અને આમાંથી ફક્ત હું પુન પુનરાવર્તન કરું છું યાદ રાખો કે આ એક નકારાત્મક લક્ષ્ય છે જે આપણે ઉમેર્યું છે કે આપણે ગ્રીન રંગનો બીજો અથવા ગ્રીન b મેળવીશું નહીં અને ઉપેક્ષિત લક્ષ્ય આપણને ગ્રીન b અથવા ગ્રીન રંગ ન મળે પરંતુ અહીં આપણી પાસે ગ્રીન સી નથી જ્યારે આપણે આ સાથે આનું નિરાકરણ કરીએ છીએ ત્યારે આપણને ગ્રીન રંગ મળશે નહીં જ્યારે આપણે આનો ઉકેલ લાવીએ ત્યારે આ ગ્રીન છે અને આ ગ્રીન નથી તમને ગ્રીન b મળે છે અને પછી આપણે ગ્રીન b અથવા ગ્રીન b નથી અને તેમાંથી આપણને આવશ્યકરૂપે નલ ક્લૉજ મળે છે તમે જોઈ શકો છો કે રીઝોલ્યુશન પદ્ધતિનો ઉપયોગ કરીને ત્યાં સરળ પ્રૂફ છે અને જો કોઈ પુરાવાને કાળજીપૂર્વક જોશો તો તમે જોઈ શકો છો કે તે કેટલાક અર્થમાં તે જ સમયે કહેવાનો પ્રયાસ કરી રહ્યો છે કે જો આ સૂત્ર અસંતોષકારક છે જો ફોર્મુલાનો આ આખો સમૂહ જેનો અર્થ ફક્ત આ સૂત્ર છે કારણ કે આ સાચું હોવાનું સ્વીકાર્યું છે આ આપણને આપવામાં આવેલું પરિસર છે જો આ ખોટું છે તો તે એક જ સમયે b ગ્રીન હોવા જોઈએ અને b ગ્રીન ન હોવો જોઈએ અને અલબત્ત એક વિરોધાભાસ છે જેમ આપણે પહેલા ચર્ચા કરી હતી ઠરાવ પદ્ધતિ વિરોધાભાસ માટેના પુરાવા જેવી છે જો તમને યાદ હોય કે આપણે ક્યારે ફોરવર્ડ ચેઇનિંગઅથવા બેક્વર્ડ ચેઇનિંગવિશે વાત કરી હતી ડેટાના આ સમૂહથી તમે આ નિષ્કર્ષ પર જવાનો કોઈ રસ્તો નથી તે નિષ્કર્ષ ધરાવે છે કે તે એક અસ્તિત્વમાં છે તે બીજા બ્લોક પર અવરોધિત છે અહી બ્લોક ટોચ ગ્રીન છે કે નીચેનો બ્લોક ગ્રીન નથી તે પ્રારંભમાં સ્પષ્ટ પણ નથી પણ તે સાચું છે પરંતુ આપણે તેને પ્રથમ ફોરવર્ડ ચેઇનિંગઅથવા બેકવર્ડ ચેઇનિંગનો ઉપયોગ કરીને શોધી શકતા નથી પરંતુ રીઝોલ્યુશન પદ્ધતિમાં તે કરવા માટે એક ખૂબ જ સરળ નાના પુરાવો છે હકીકતમાં એલન રોબિન્સન દ્વારા આ પ્રક્રિયા લોજિકલ તર્ક આપમેળે પ્રમેય સાબિત કરવામાં મોટી હતી અને આજકાલ સ્વચાલિત પ્રમેય સાબિત કરવું એ ઘણી જુદી આવશ્યક એપ્લિકેશનો માટે ઘણી જુદીજગ્યાએ છે અને આનો મુખ્યભાગ એ રીઝોલ્યુશન પદ્ધતિ છે જે આવશ્યક રીતે તર્કની પ્રથમ માટે એક સાઉન્ડ અને સંપૂર્ણ પદ્ધતિ છે મને લાગે છે કે આપણે અહીં આ સાથે રોકાવું જોઈએ આપણે આ કોર્સ સમાપ્ત કરીશું મારે કહેવું આવશ્યક છે કે મને વર્ગ શીખવવામાં આનંદ થયો અને હું આશા રાખું છું કે તમારામાંના કેટલાકને મને લાગે છે આ કોર્સમાં આનંદ થયો હશે